ચાલો હવે જોઈએ કે વિશ્વવિદ્યાલયોમાં આઇ પી નું સંચાલન કયા પ્રકારે કરવામાં આવે છે પહેલા એ સમજવું જરૂરી છે કે આઇ પી એટલે શું સાધારણ શબ્દોમાં ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી નો અર્થ થાય એવું કોઈ પણ સર્જનાત્મક કાર્ય જે એક બૌદ્ધિક પ્રક્રિયામાંથી નિષ્પન્ન થયું હોય આજના વેગીલો વિકાસ કરનારા સર્જનાત્મકતાના વિશ્વમાં આપણે જોઈ શકીએ છીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા મશીન લર્નિંગ ની પણ એક ભૂમિકા છે ત્યારે શું બૌદ્ધિક પ્રક્રિયાને ફક્ત માણસો દ્વારા કરેલી પ્રવૃત્તિઓ સુધી સીમિત રાખી શકાય એટલે હવે એક રીતે નવો મુદ્દો ઊભો થઈ રહ્યો છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથવા મશીન લર્નિંગ દ્વારા સર્જાયેલી ચીજવસ્તુઓનું પેટન્ટ કે સંરક્ષણ કઈ રીતે મેળવવું હમણાં બૌદ્ધિક પ્રક્રિયા ફક્ત માનવીય પુરુષાર્થમાંથી ઉદ્ભવનારી વસ્તુઓ સુધી જ સીમિત છે આગળના અભ્યાસક્રમમાં આપણે વિવિધ પ્રકારના આઇ પી વિશે ચર્ચા કરી ચુક્યા છે પેટન્ટ વિશ્વવિદ્યાલયમાંથી નીકળી શકે છે અથવા ટ્રેડમાર્ક વિશ્વવિદ્યાલયના કોઈ પ્રકલ્પમાંથી ઉદ્ભવી શકે છે વિશ્વવિદ્યાલયમાં બનાવેલા કૉપીરાઇટ્ મટીરીયલ ને કૉપીરાઇટ્ દ્વારા સુરક્ષિત કરી શકાય છે અને ડિઝાઇન માટે વિશ્વવિદ્યાલય દ્વારા નોંધણી કરાવી શકાય છે ઇન્ટીગ્રેટેડ સર્કિટ અથવા સેમિકન્ડક્ટર ચિપ ની ટોપોગ્રાફી જે તેના લેઆઉટ અથવા રૂપરેખા માં હોય છે તેની માટે નોંધણી કરી શકાય છે છોડના પ્રકારોની નોંધણી કૃષિ વિદ્યાલય દ્વારા કરી શકાય છે જ્યોગ્રાફિકલ ઇન્ડીકેશન જે સામાન્યતઃ સમૂહના હક તરીકે ઓળખાય છે તેને પણ વિશ્વવિદ્યાલય દ્વારા નોંધાવ્યા હોવાના ઘણા કિસ્સા છે તથા વિશ્વવિદ્યાલયમાંથી ટ્રેડ સિક્રેટ પણ ઉપજી શકે છે ઉચ્ચતર શિક્ષણની સંસ્થામાં આઇ પી એમ સેલ આ દિશા માં કામ કરે છે હવે આઇ પી એમ સેલ ને કઈ રીતે રચવો આ તેનું એક ઉદાહરણ છે અને આઇ પી એમ સેલ નો અર્થ થાય ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી મેનેજમેન્ટ સેલ જેને ટેકનોલોજી ટ્રાન્સફર ઓફિસ પણ કહેવામાં આવે છે પહેલું પગલું એ છે કે સંસ્થાન દ્વારા રચેલી કોઈ કમિટી કાં તો પોતાની પહેલથી અથવા સરકારના મૅન્ડેટ હેઠળ આઇ પી એમ સેલ ઉભો કરવાનો નિર્ણય લે હવે આઇ પી એમ સેલ વિશ્વવિદ્યાલયના બીજા ડિપાર્ટમેન્ટ જેવો નથી હોતો તેની માટે સભાન પગલાં લેવા પડે તેને સંસ્થા દ્વારા ઉભો કરવો પડે જે કામ સંસ્થાના અથવા કમિટીના અધ્યક્ષ નું હોય છે ખાનગી વિશ્વવિદ્યાલયોમાં આ પોતાની જાતે થઈ જતું હોય છે અર્થાત વિશ્વવિદ્યાલયની આંતરિક ગતિવિધિઓ દ્વારા ઊભો થઈ જતો હોય છે પણ તે સરકારના મૅન્ડેટ દ્વારા પણ કરી શકાય કારણકે સરકાર ઘણા સંશોધન કાર્યનું ફંડિંગ કરતી હોય છે તેથી તે એનું ધ્યાન રાખી શકે કે જાહેર ભંડોળ પર ચાલનારા વિશ્વવિદ્યાલય પાસે આઇ પી એમ સેલ હોય આ પ્રમાણે આઇ પી એમ સેલ ની ઉત્પત્તિ કાં તો આંતરિક પહેલથી થઈ શકે અથવા બાહ્ય ઉત્તેજન દ્વારા થઇ શકે આ વ્યવસ્થામાં સંસ્થાના કોઈ સિનિયર અર્થાત જ્યેષ્ઠ પ્રાધ્યાપકનું હોવું જરૂરી છે જેમને આઇ પી એમ સેલ ના અધ્યક્ષ ગણવામાં આવે ભલે તેમને એટલેઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી નો ખરો અનુભવ હોય કે નહીં ત્યાર પછી એ ડિપાર્ટમેન્ટ દ્વારા 2 થી 8 કર્મચારીઓ રોકવાના હોય છે હવે આપણે આઇ પી એમ સેલ ના નિયોજિત કાર્યો તથા ફરજો ઉપર ધ્યાન આપીએ આ વ્યવસ્થામાં 2 થી 8 થી વધુ લોકો પણ હોઈ શકે આઈ પી આર નીતિ ઉભી કરવી જરૂરી છે આઇ પી એમ સેલ બનાવવા માટે ફક્ત એ બનાવવાની ઈચ્છા અને લોકો પર્યાપ્ત નથી પણ એક આઈ પી આર નીતિ હોવું પણ એટલું જ જરૂરી છે કારણકે તે નક્કી કરશે કે આઇ પી એમ સેલ કઈ રીતે કામ કરશે તેના કાર્યો તથા જવાબદારીઓ શું હશે આજની તારીખમાં આઈ પી આર નીતિ મોટાભાગે અન્ય ભારતીય અથવા વિદેશી સંસ્થાનો સામે જોઈને વિકસાવવામાં આવે છે આઇ પી એમ સેલ ને ટેકનોલોજી ટ્રાન્સફર ઓફિસ અથવા ટી ટી ઓ ટેકનોલોજી કમર્શિઆલાઇઝેશન ઓફિસ કે પછી ટેકનોલોજી લાઇસન્સિંગ ઓફિસ પણ કહી શકાય એના વિવિધ નામ હોઈ શકે જેવી રીતે કે પેટન્ટ સેલ અથવા ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી સેલ આઈ પી આર સેલ વગેરે પણ તેનો હેતુ છે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ને ઓળખવું વિકસિત કરવું સુરક્ષિત કરવું તથા વિશ્વવિદ્યાલયમાંથી ઉદ્ભવનારી એટલે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી નું બજારીકરણ અથવા વેપારીકરણ કરવું તો હવે આઇ પી એમ સેલ ના મુખ્ય કાર્યો પર નજર નાખીએ કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓનું ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ના તત્વો કાનુન તથા ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ મેળવવાની પ્રક્રિયા વિશેનું પ્રશિક્ષણ કરવું આ પ્રમાણે જાગરૂકતા લાવવી આઇ પી એમ સેલ નું એક કાર્ય છે આઇ પી ના ઉત્પાદન ને ઉત્તેજના તથા પ્રોત્સાહન આપવું અને તેની વિશે પ્રચાર અને પ્રસાર આઇ પી એમ સેલ દ્વારા થતો હોય છે કર્મચારીઓને રોકવા તથા નીમવા વકીલ આઇપી એટર્ની તથા સર્ચ પ્રોવાઇડર જેવા વ્યવસાયિકો અથવા વ્યાવસાયિક સંસ્થાઓ સાથે કરાર કરવા જેથી આમાંના અમુક કાર્યો તેમના દ્વારા કરી શકાય તથા તેમની ઇન્વૉઇસ અને બીલ કરારમાં માન્ય થયેલી શરતો અને ભાવ પ્રમાણે સમયસર ચૂકવવા આના પરથી આઇ પી એમ સેલ ની વહીવટી ભૂમિકા વિશે ખબર પડે છે આઇ પી એમ સેલ ને એક એવી વ્યવસ્થા તરીકે જોવું જોઈએ જે કંઈપણ કરી શકે છે તે વિશ્વવિદ્યાલય અને તેની માટે કામ કરી રહેલા બાહ્ય સેવા આપનારા પક્ષો વચ્ચે એક કડી બને છે કારણકે જ્યારે પેટન્ટની અરજી કરવી હોય ત્યારે ભલે તે ઓનલાઇન હોય પણ તેની માટે પેટન્ટ એજન્ટ તથા પેટન્ટ નું ડ્રાફ્ટીંગ કરનારા વ્યવસાયિકો ની જરૂર પડે છે એવા લોકોની પણ જરૂર પડે છે જે શોધી આપે કે આ આવિષ્કાર પ્રાયોર આર્ટ હેઠળ આવે છે કે પછી નવીન છે આ પ્રમાણે આઇ પી એમ સેલ વિશ્વવિદ્યાલય અને તેની બહાર ના વ્યાવસાયિકોને જોડે છે આઇ પી એમ સેલ ચલાવવા માટે આવશ્યક વહીવટી અને આર્થિક કાર્યોના સંચાલનની જવાબદારી લેવી ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ને માન્ય કરવી રદ કરવી અથવા પ્રમાણિત કરવી તથા તેની નોંધણીની પ્રક્રિયા તેના માટેની ફોજદારી અને તેની જાળવણી કરવી આ પણ આઇ પી એમ સેલ નું એક કાર્ય છે ઉદ્યોગ જગત અથવા વેપાર જગત તથા પોતાની સંસ્થા વચ્ચે મધ્યસ્થી કરવી પણ આઇ પી એમ સેલ ની જવાબદારી થાય કારણકે આઇ પી એમ સેલ એક એવું અંગ હોય જે ઉદ્યોગને ખેંચી લાવે અમુકવાર સંસ્થામાં જે કામ થયું હોય તે ઉદ્યોગ જગતની જરૂરિયાતો સાથે પૂર્ણપણે તાલમેલ માં ન પણ હોય અમુક ત્રુટીઓને સુધારવાની જરૂર હોય ત્યારે આ એવી જગ્યા બની શકે જે ઉદ્યોગનો અવાજ સંસ્થા સુધી લઈ જઈ શકે તથા સંસ્થામાં કાર્યરત પ્રાધ્યાપકો તથા તેમની ટીમ ની કાળજીઓ ને ઉદ્યોગો સુધી લઈ જાય ટેકનોલોજી ટ્રાન્સફર ને સહયોગ આપવો આ મોટાભાગે લાઇસન્સિંગ અથવા અસાઇનિંગ એટલે કે આઇ પી ના વેચાણ દ્વારા કરવામાં આવે છે રેકોર્ડની જાળવણી કરવી કારણ કે આપણે આગળ જોઇ ચૂક્યા છીએ કે આઇ પી ને નોંધણી તથા નોંધણીના નિયમિત નવીનીકરણ ની જરૂર હોય છે પેટન્ટ ની માન્યતા 20 વર્ષ માટે રાખવામાં આવે છે ડિઝાઇન 15 વર્ષ માટે અને ટ્રેડમાર્ક નું પણ નિયમિત રીતે નવીનીકરણ કરાવવું પડે છે તેથી રેકોર્ડ જાળવવા અગત્યનું છે આ પ્રકારે રેકોર્ડ જાળવવા મેનેજમેન્ટ ઇન્ફર્મેશન અર્થાત સંચાલનની માહિતી ઉભી કરવી તથા વિશ્લેષણ અને અહેવાલ તૈયાર કરવા માટેના સ્ટૅટિસ્ટિક્સ અર્થાત આંકડા રાખવા આ બીજું એક કાર્ય થાય હવે આપણે જાણીએ છીએ કે શૈક્ષણિક સંસ્થાઓ માં એકથી વધારે જાતના આઇ પી ઊભા થતાં હોય છે આપણે એવા ઉદાહરણ જોઈ ચૂક્યા છીએ જ્યાં વિશ્વવિદ્યાલયમાંથી પેટન્ટ કૉપિરાઇટ ડિઝાઇન ટ્રેડમાર્ક તથા છોડના પ્રકારો ઉદ્ભવતા હોય છે જે પેટન્ટ દર્જ થાય અને માન્ય થાય તેમની સંખ્યા અને ગુણવત્તા ઇનોવેટિવ અર્થાત નવીનીકરણ સાથે જોડાયેલી પ્રવૃત્તિનું માપદંડ માનવામાં આવે છે હવે આપણે જોઈશું કે વિશ્વવિદ્યાલયનું ક્રમાંકન કઈ રીતે પેટન્ટિંગ નો બીજો પ્રકાર છે આ પેટન્ટ ના જીવન ચક્ર ની રૂપરેખા છે કારણકે આ પેટન્ટ નું સંચાલન કરનારા આઇ પી એમ સેલ ની મુખ્ય પ્રવૃત્તિ હોય છે પેટન્ટની અરજી પ્રકાશનના અમુક અવકાશ પછી દર્જ કરવામાં આવે છે તેથી તેમણે અરજી સાથે સંબંધિત દરેક કૃત્ય અથવા પ્રક્રિયા તથા અરજી કરતા પહેલા થયેલા બધા કૃત્યો નો રેકોર્ડ રાખવાનો હોય છે ત્રીજા પક્ષ સાથે સંપર્કમાં રહેવું જેની પરથી સર્ચ કરી શકાય તેવું ડિસ્ક્લોઝર પ્રાધ્યાપક અથવા સંશોધનની ટીમ પાસેથી મેળવવું જે વ્યક્તિ પેટન્ટ ડ્રાફ્ટ કરે છે તેની અને પ્રાધ્યાપક વચ્ચે મધ્યસ્થી કરવી આટલું કાર્ય આઇ પી એમ સેલ ફક્ત અરજી પહેલા કરતું હોય છે અરજી કર્યા પછી તેમણે અરજી પર નજર રાખવાની હોય છે પ્રકાશન ક્યારે થાય છે તે જોવાનું હોય છે તથા પ્રકાશન પર નજર રાખવાની હોય છે જ્યારે તે નિરીક્ષણ માટે જાય ત્યારે પેટન્ટ કાર્યાલય એફ ઈ આર એટલે ફર્સ્ટ એક્ઝામિનેશન રિપોર્ટ અર્થાત પ્રાથમિક નિરીક્ષણ નો અહેવાલ પ્રગટ કરે છે જેનો ઉત્તર આપવા માટે ફક્ત ૬ થી 9 મહિના ઉપલબ્ધ હોય છે તેથી તેમણે વ્યાવસાયિકોનો સંપર્ક કરી એફ ઈ આર નો ઉત્તર તૈયાર કરવાનો હોય છે જેમાં વિશ્વવિદ્યાલયના પ્રાધ્યાપકો પાસેથી તકનીકી માહિતી મેળવવાની પણ જરૂર પડી શકે આ ઉત્તર સમયસર દર્જ કરવાનો હોય છે તેના થકી કાં તો નામંજૂરી થઈ શકે અથવા માન્યતા મળી શકે જો નામંજૂરી મળે તો સેલ દ્વારા એવા વિકલ્પોનું અવલોકન થવું જોઈએ જેમના થકી અપીલ કરી શકાય અને જો માન્યતા મળે તો પછી તેને જાળવી રાખવી જોઈએ તથા જો તેમાંથી આવક ઊભી ન થતી હોય તો તેને પ્રયોગશાળા ને પરત કરી પેટન્ટ ની અવધિ સમાપ્ત થાય ત્યાં સુધી અથવા પેટન્ટની માન્યતા પાછી ખેંચાય ત્યાં સુધી જાળવી રાખવું જોઈએ આ રીતે તમે જોઈ શકો છો કે ફક્ત એક પેટન્ટ માટે પણ આઇ પી એમ સેલ એ 20 વર્ષ સુધી રેકોર્ડ રાખવો પડે છે અને આ અવધિની વચ્ચે પણ ઘણી બધી ડેડલાઇન આવતી હોય છે અર્થાત સમય મર્યાદામાં કરવાના મહત્વપૂર્ણ કાર્યો આવતા હોય છે હવે આપણે એક ઉદાહરણ જોઈએ કે આઇ આઇ ટી ધારો કે હું જ્યાંથી આવું છું તે આઇ આઇ ટી મદ્રાસ IIT Madras પોતાની પેટન્ટિંગ પ્રક્રિયાને આઇ પી એમ સેલ દ્વારા કઈ રીતે પાર પાડે છે હવે આઇ પી એમ સેલ ના મુખ્ય કાર્યોની વાત કરીએ જેમાં આવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હ્યુમન રિસોર્સ તે લોકો આઇ પી વિશે જાગરૂકતા અને શિક્ષણનો પ્રચાર કરવા માટે ઘણી ઝુંબેશ ચલાવે છે આ એક કાર્ય છે જે લેક્ચર કાર્યશાળાઓ તથા સંશોધકો સાથે વાત કરીને કરી શકાય છે આ કાર્ય આઇ પી એમ સેલ જાતે કરી શકે છે અને જે સંસ્થાઓમાં આઈ પી આર ના ચેર પ્રોફેસર અર્થાત મુખ્ય પ્રાધ્યાપક હોય છે જે ભારતમાં ઘણી સંસ્થાઓમાં હોય છે ત્યાં ચેર પ્રોફેસર દ્વારા કરવામાં આવે છે હવે જ્યારે વિદ્યાર્થીઓ તથા વૈજ્ઞાનિક સભ્યો દ્વારા સર્જનાત્મક કામ કરવામાં આવે છે ત્યારે આઇ પી એમ સેલ તેમની પાસે આઇ ડી એફ એટલે ઇન્વેન્શન ડિસ્ક્લોઝર ફોર્મ અર્થાત આવિષ્કારના ડિસ્ક્લોઝર નું પત્રક ભરાવડાવે છે જે સામાન્યતઃ સંસ્થા ની વેબસાઈટ પર ઉપલબ્ધ હોય છે એકવાર ફોર્મ ભરાઈ જાય પછી કારકૂની કર્મચારીઓ તેને લઈને આંતરિક સ્તર પર વિકસાવેલી સિસ્ટમ માં ડૉકિટ કરી દે છે અર્થાત તેમની યાદીમાં દાખલ કરી દે છે જે સિસ્ટમ આર્કાઇવલ રિટ્રીવલ અર્થાત જુના રેકોર્ડ માંથી માહિતી ની શોધ વિશ્લેષણ તથા રિપોર્ટિંગ માં મદદ કરે છે આવિષ્કાર કરનાર લોકો પ્રથમ તબક્કા પર ઝીણવટથી નવીનતા તથા ઇન્વેન્ટિવ સ્ટેપ ની તપાસ કરવા માટે આઇ પી એમ સેલ ને પ્રોત્સાહન આપે છે આઇ પી એમ સેલ મફત તથા ખરીદેલા ડેટાબેઝ પર અવલંબીને હોય છે જેમ કે ગૂગલ સ્કૉલર અને ગૂગલ પેટન્ટ્સ જે મફત છે અને ક્વૅસ્ટેલ ઑર્બિટ ટૉમસન ઇનોવેશન આઇ ઇ ઇ ઇ ઇનોવેશન ક્યૂ પ્લસ વગેરે જે ખરીદવા પડે એવા ડેટાબેઝ છે હવે સર્ચ સામાન્યતઃ વિશ્વવિદ્યાલય દ્વારા પોતે જ કરવામાં આવતી હોય છે જે વિશ્લેષકો તે ટીમની અંદર કામ કરતા હોય તેમનું પ્રશિક્ષણ કરવામાં આવે છે અને તે લોકો આવિષ્કાર કરનારને પેટન્ટ તથા નૉન પેટન્ટ ડેટાબેઝ માંથી નૅવિગેટ એટલે કે પ્રવાસ કરી પેટન્ટેબિલિટી અર્થાત પેટન્ટ મેળવવાની ક્ષમતા નિર્ધારિત કરવામાં મદદ કરે છે આઇ પી એમ સેલ લોકોને રોકીને તેમનું પ્રશિક્ષણ કરે અથવા બજારમાં જે લોકો આ પ્રકારની સર્ચ કરતા હોય એવા લોકો લઈ આવે તે વધારે યોગ્ય છે કારણકે સર્ચ આઇ પી એમ સેલ દ્વારા થનારું સૌથી અગત્યનું તકનીકી કાર્ય હોય છે આઇ પી એમ સેલ ની ભૂમિકા ડ્રાફ્ટિંગ તથા અરજી કરવાની પ્રક્રિયામાં ન પણ હોય પણ સર્ચ તે પહેલું સોપાન છે જેમાં આવિષ્કાર માટે પેટન્ટ મેળવી શકાય કે નહીંતો તે નિર્ધારિત કરવામાં તે સહયોગ આપી શકે છે તેથી આઇ પી એમ સેલ પાસે જો સ્વતંત્ર આવડત અને માનવ કૌશલ્ય હોય તો તે સર્ચની પ્રક્રિયાને સરળ તથા સસ્તી બનાવી શકે છે વિશ્વવિદ્યાલયમાંથી ઉપજતી પ્રત્યેક સર્ચ માટે બાહ્ય સંસ્થાને રોકવા કરતાં હવે આવિષ્કાર કરનાર વ્યક્તિઓને એક સુશિક્ષિત અથવા હોશિયાર આઇ પી વ્યાવસાયિક સાથે ગોપનીયતા હેઠળ પેટન્ટેબિલિટી સર્ચ ના પરિણામ પર ચર્ચા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે આઇ ડી એફ ને ઇન હાઉઝ અર્થાત સેલ સાથે સંકળાયેલા એટર્ની ને આપવામાં આવે છે અને તેની પર પ્રાથમિક ચર્ચા કર્યા બાદ પેટન્ટની અરજી કરવી કે નહીં અને કેવી રીતે કરવી તેની પર નિર્ણય લેવામાં આવે છે એવી પરિસ્થિતિમાં જ્યાં ડિસ્ક્લોઝર જલ્દી થવાનું હોય ત્યારે પ્રોવિઝનલ અર્થાત તાત્પૂરતા પેટન્ટની અરજી કરી શકાય છે આનાથી જુદી પરિસ્થિતિમાં પૂર્ણ પેટન્ટની અરજી કરવામાં આવે છે જો આઇ પી એમ સેલ પાસે પોતાનો પેટન્ટ એજન્ટ હોય તો પ્રોવિઝનલ પેટન્ટની અરજી પણ સેલ પોતાની રીતે સ્વતંત્રપણે કરી શકે છે જો નવીનતા તથા આવિષ્કારક ગુણ માટે સશક્ત દાવો તૈયાર થઈ શકતો હોય તો પેટન્ટ માટે અરજી કરવાનો નિર્ણય લેવામાં આવે છે ત્યાર પછી આઇ ડી એફ એક લૉ ફર્મ એટલે વકીલાતની સંસ્થાને સોંપવામાં આવે છે જે અરજીની સેવાઓ આપતી હોય તથા જેની સેવાઓના ખર્ચને મંજૂરી મળી હોય સામાન્યતઃ સંસ્થા પાસે આઇ પી સંબંધિત સેવાઓ આપનારી સંસ્થાઓની એક પૅનલ અર્થાત યાદી હોય છે અને તેમાંથી કોઈ એક ફર્મ ને આ કામ માટે રોકવામાં આવે છે ત્યાર પછી આઇ પી સર્વિસ પ્રોફેશનલ અર્થાત આઇ પી સંબંધિત સેવાઓ આપનાર વ્યાવસાયિકો આવિષ્કાર કરનાર વ્યક્તિઓ સાથે ચર્ચા કરીને નિર્ણય લઈને પેટન્ટની અરજી દાખલ કરે છે અરજી કર્યાની પુષ્ટિ તથા વ્યવસાયિક અને કાયદાકીય પ્રક્રિયાની કિંમતનું બિલ આઇ પી એમ સેલ મા રજુ થાય છે અને જે વ્યક્તિ પાસે એની જવાબદારી હોય છે તે બિલની રકમ કરારમાં મંજૂર થયેલી કિંમત પ્રમાણે છે કે નહીં તે ચકાસે છે બિલમાં રજૂ કરેલા ખર્ચમાં મોટાભાગે પ્રાયોર આર્ટ ની સર્ચ ડ્રાફ્ટિંગ તથા અરજી દાખલ કરવાની કિંમત તથા ફોજદારીની કિંમત નો સમાવેશ થાય છે ફોજદારી ની કિંમત ને આપણે ઓફિસ એક્શન કહીએ છીએ એટલે એફ ઈ આર મળ્યા પછી તેનો જવાબ દાખલ કરવો જે એક અલગ પ્રક્રિયા હોય છે રેકોર્ડને હાર્ડ કૉપિ અર્થાત કાગળના રૂપે તથા સોફ્ટ કૉપિ એટલે કે કમ્પ્યુટરમાં ઓડિટીંગ મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ તથા રિપોર્ટિંગ ના હેતુથી જાળવવામાં આવે છે હવે આઇ પી એમ સેલ ના મુખ્ય કાર્યો ની વાત આગળ વધારતા પેટન્ટની અરજી કર્યા પછી પેટન્ટના પ્રચારની પ્રક્રિયા ચાલુ કરવામાં આવે છે પેટન્ટની અરજી કરવા પાછળનો મૂળ વિચાર જ તે વસ્તુનું બજારીકરણ કરવાનો હોય છે તેથી અમુક વાર તજજ્ઞોનો અભિપ્રાય લેવામાં આવે છે તથા ટેક્નો કમર્શિયલ ઇવૅલ્યુએશન અર્થાત તકનીકી અને વેપારની દૃષ્ટિથી કરેલું મૂલ્યાંકન કરાવવામાં આવે છે આ વધારે કરીને ત્રીજા પક્ષ દ્વારા કરવામાં આવે છે અને તેનું સંચાલન આઇ પી એમ સેલ ની માર્કેટિંગ અર્થાત પ્રચારની ટીમ તથા ઑપરેશન્સ ટીમ દ્વારા કરવામાં આવે છે હવે જો આવિષ્કાર કરનારને વિદેશમાં પેટન્ટની અરજી કરવી હોય તો તેણે ફોરેન ફાઇલિંગ માટે નિવેદન કરવું પડે આની પર ઇન્ટરનેશનલ પેટન્ટ કમિટી વિચારણા કરે છે અને નિર્ણય લે છે કે આંતરરાષ્ટ્રીય અરજી કરવી કે નહીં કારણ કે તેમાં ઘણો ખર્ચ થતો હોય છે ભારતીય અરજી દાખલ કર્યા પછી તે લૉ ફર્મ ને સોંપવામાં આવે છે વિવિધ જૂરિસ્ડિક્શન્ અર્થાત હકુમતો માં તેને દાખલ કરાવવા માટે આવિષ્કાર કરનાર વ્યક્તિઓ એ ઘણી જાતની માહિતી ઉપલબ્ધ કરાવવાની હોય છે જેમ કે આવિષ્કાર અથવા ટેકનોલોજીનો વિકાસ કયા તબક્કા પર છે પ્રોટોટાઇપ ની ચકાસણી થઇ છે કે નહીં વગેરે આ અરજી દાખલ થઈ ગયા પછી કરવાનું હોય છે કારણ કે સંસ્થા ને એ જાણવામાં રસ હોય છે કે તેમના પેટન્ટનું બજારીકરણ કઈ રીતે થશે આની માટે આવિષ્કાર કરનાર વ્યક્તિઓ દ્વારા અમુક ફોર્મ ભરવાના હોય છે જે જણાવી શકે કે આવિષ્કાર નો પ્રચાર અથવા બજારીકરણ કઈ રીતે કરી શકાય આ પ્રક્રિયામાં આઇ પી એમ સેલ ની માર્કેટિંગ ટીમ સહયોગ આપે છે જેથી આવિષ્કાર બજાર સુધી નિશ્ચિતરૂપે પહોંચી શકે આઇ પી એમ સેલ આવિષ્કાર કરનાર વ્યક્તિઓ પાસેથી મેળવેલી માહિતી ના આધાર પર વૅલ્યૂ પ્રપૉઝિશન અર્થાત્ સંભવિત મૂલ્યની રજૂઆત નામનું લખાણ પણ તૈયાર કરી લે છે અને તે લખાણ પરથી વિવિધ પ્રકારનું પ્રસારણ કરવામાં આવે છે આવિષ્કાર અથવા આવિષ્કાર વિશેની વિગતો ટેકનોલોજી ટ્રાન્સફર વેબસાઇટ પર મૂકી શકાય છે જો વિશ્વવિદ્યાલય પાસે આવી વેબસાઇટ ઉપલબ્ધ હોય તો આ ઉપરાંત પત્રો લખવામાં આવે છે ઈમેઈલ મોકલવામાં આવે છે તથા વિવિધ પ્રકારના કરારોની સંભાવના ઉપર કામ કરવામાં આવે છે જેથી આવિષ્કાર સંભવિત ખરીદારોના વ્યાપક સમૂહ સુધી પહોંચી શકે આવિષ્કાર માટે પેટન્ટ ને માન્યતા પ્રાપ્ત થાય પછી તેની જાળવણીનો ખર્ચ ચૂકવવાનો હોય છે અને ભારતીય વ્યવસ્થામાં અન્ય પેટન્ટ કાર્યાલયો ની જેમ જ નવીકરણની કિંમત દર વર્ષે વધે છે આ જાણી જોઈને કરવામાં આવે છે જેથી જે આવિષ્કારોમાંથી આવક ન ઉભી થતી હોય તેવા આવિષ્કારોને લોકો પડતા મૂકે આના લીધે જો આવિષ્કારનું બજારીકરણ ન થયું હોય તો વિશ્વવિદ્યાલય તેને અમુક સમય સુધી સહયોગ આપશે પણ ત્યારબાદ તે પોતાનો સહયોગ પાછો પણ ખેંચી શકે કાં તો જે તે સંશોધક અથવા પ્રાધ્યાપકને આવિષ્કાર નો ખર્ચો પોતે ઉપાડવા માટે કહી શકે હવે ભારતમાં ઘણી કાનુની આવશ્યકતાઓ હોય છે જેવી રીતે કે ફોર્મ ૨૭ જે એક વર્કિંગ સ્ટેટમેન્ટ હોય છે એને નિયમિત રીતે દાખલ કરાવવાનું હોય છે અને આની જવાબદારી પણ આઇ પી એમ સેલ લે છે હવે સ્ટાફ એટલે કર્મચારીઓની સંખ્યાની વાત કરીએ તો તે આઇ પી એમ સેલ નો સ્વતંત્ર વિષય હોય છે કે તેને કેટલા કર્મચારીઓની જરૂર પડશે લેવલ વન અર્થાત પ્રથમ તબક્કાના કર્મચારીમાં આવે ડિપાર્ટમેન્ટ ના અધ્યક્ષ જે કાં તો એક સુશિક્ષિત પેટન્ટ એટર્ની હોઈ શકે કાં તો પાંચ વર્ષથી વધારે અનુભવ ધરાવનારા ઇગ્ઝૅમિનર અર્થાત પરીક્ષક હોઈ શકે આ સ્થાન પર કોઈ માર્કેટિંગ પ્રોફેશનલ અર્થાત બજારીકરણ અને પ્રચારના ક્ષેત્ર નો વ્યવસાયિક જેની પાસે સાત થી દસ વર્ષનો અનુભવ હોય તે પણ હોઈ શકે જે માર્કેટિંગ સાઇટનું કામ સંભાળી શકે લેવલ ટુ Level 2 અર્થાત દ્વિતીય તબક્કાના કર્મચારીઓમાં એવા લોકો આવે જે પ્રાયોર આર્ટ સર્ચ મા કુશળ હોય જે માર્કેટિંગ કરી શકે અને વહીવટી કામ કરી શકે તે પેટન્ટ એજન્ટ એટર્ની અથવા કૉસ્ટ એકાઉન્ટન્ટ હોઈ શકે લેવલ 3 અર્થાત તૃતીય તબક્કા પર એવી વ્યક્તિ હોવી જોઈએ જે ધારો કે સો પેટન્ટ દાખલ થયા હોય તો તેનું ડેટા કૅપ્ચર આર્કાઇવલ રિટ્રીવલ તથા કૉરિસ્પૉન્ડન્સ અર્થાત્ કોઈ પણ જાતનો સંપર્ક અથવા પત્ર વ્યવહાર કરી શકે હવે ઇક્વિપ્મન્ટ એટલે સાધનસામગ્રીની વાત કરીએ તો એક સારો પ્રાયોર આર્ટ ડેટાબેઝ જેમાં ગત ૫૦ વર્ષના પેટન્ટ તથા નૉન પેટન્ટ ડેટાબેઝ બેઉ નો સમાવેશ થતો હોય તેનું સબ્સ્ક્રિપ્શન એટલે લવાજમ આપીને સભ્યતા મેળવવું યોગ્ય રહે છે કાર્યની ભવ્યતાને ધ્યાનમાં રાખતાં એક કૉમ્પ્રિહેન્સિવ ડૉકિટિંગ આર્કાઇવલ રિટ્રીવલ તથા આઇ પી એમ સેલ દ્વારા વિવિધ સ્ટેકહોલ્ડર અર્થાત તે કામમાં ભાગીદારી રાખનારા લોકોને મોકલેલા ઈમેઈલ તથા અન્ય કૉરિસ્પૉન્ડન્સ ને જાળવી રાખવાની પ્રક્રિયા આ બે હોવા જરૂરી છે જેને બેસિક ઑફિસ ઓટોમેશન અર્થાત કાર્યાલયનું મૂળભૂત સ્વયંચાલન કહેવામાં આવે છે આગળ આઇ પી એમ સેલ ને અમુક ફોર્મ ની જરૂર પડશે સૌથી અગત્યનું ફોર્મ છે ઇન્વેન્શન ડિસ્ક્લોઝર ફોર્મ આઇ ડી એફ માં અમુક પ્રશ્નો હોય છે જેમનો ઉત્તર આવિષ્કાર કરનાર વ્યક્તિએ આપવાનો હોય છે તેનો હેતુ આવિષ્કાર વિશેના નિમ્નલિખિત પાસાઓનું વર્ણન મેળવવાનો હોય છે આવિષ્કારના સાધારણ તથા આવિષ્કારકના પાસાઓ અને આવિષ્કાર કરનારનું નામ તથા સરનામું હવે વાત કરીએ ઇન્વેન્ટિવ કન્ટ્રિબ્યૂશન અર્થાત આવિષ્કારમાં યોગદાનની એટલે આવિષ્કાર કરનાર વ્યક્તિ એકથી વધારે હોય તો પ્રત્યેક વ્યક્તિનું કેટલા પ્રમાણમાં યોગદાન થયું છે શું આવિષ્કારનું ફંડિંગ સરકાર દ્વારા કે કોઈ બાહ્ય ફંડિંગ સંસ્થા દ્વારા કે અન્ય ફંડિંગ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે અને શું આવિષ્કારના વિકાસમાં બાહ્ય એજન્સી અથવા પક્ષોની કોઈ ભૂમિકા રહી ચૂકી છે ઇન્વેન્શન ડિસ્ક્લોઝર ફોર્મ ની એક ઝાંખી જોવા માટે તમે આ લિંક પર જઈ શકો છો જે આઇ સી ઍસ આર ની વેબ લિંક છે www icsr iitm in અને ત્યાં એન ડી એ એટલે નૉન ડિસ્ક્લોઝર અગ્રિમેંટ પણ જોવા મળી શકે જેને તમે ટેમ્પ્લેટ અર્થાત નમૂનાની જેમ વાપરી શકો છો હવે આઇ સી એસ આર વેબસાઈટ પર આટલી વસ્તુઓ ઉપલબ્ધ છે તેમની પાસે આઇ પી આર પૉલિસી એટલે નીતિ છે ઇન્ક્યુબેશન પૉલિસી છે ટેકનોલોજી ટ્રાન્સફર અને રોયલ્ટીની વિગતો છે સોફ્ટવેર ના વેચાણને લગતી વિસ્તૃત માહિતી છે ઇન્ડિઅન પેટન્ટ અને અરજીની પ્રક્રિયા આપેલી છે તથા વિદેશમાં અરજીની પ્રક્રિયા જેને પી સી ટી કહેવામાં આવે છે તે છે તથા વિવિધ જાતના ફોર્મ છે તેમની પાસે એગ્રીમેન્ટ અર્થાત સમજૂતી કરાર ના પણ ટેમ્પ્લેટ છે દાખલા તરીકે જૉઇન્ટ વેન્ચર અથવા જૉઇન્ટ કોલાબોરેટિવ રિસર્ચ જૉઇન્ટ ડેવલપ્મેન્ટ આૅફ ટેકનૉલૉજી ઇન્ડસ્ટ્રિયલ કન્સલ્ટન્સી ઇન્ટર ઇન્સ્ટિટ્યૂશનલ એગ્રીમેન્ટ ટેકનૉલૉજી લાઇસન્સિંગ એગ્રીમેન્ટ વગેરે આ પ્રકારે આ બધી પ્રક્રિયાઓ માટેના રૂટિન ફોર્મ ના આધાર પર આઇ પી એમ સેલ ટેમ્પ્લેટ ફોર્મ અર્થાત ભરેલા ફોર્મ ના નમુના પણ બનાવી શકે તેથી આઇ પી એમ સેલ દ્વારા બનાવેલા ટેમ્પ્લેટ ફોર્મ ને પ્રત્યેક નવા પ્રકરણ માટે કસ્ટમાઇઝ્ કરી શકાય અર્થાત વિશિષ્ટ પ્રકરણ અથવા દાખલાને લગતા યોગ્ય ફેરફાર કરી શકાય